આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પ્રોફ Deepak Khemani કોમ્પ્યુટર વિજ્ઞાન ઈજનેરી વિભાગ ભારતીય પ્રૌધોગિકી સંસ્થા મદ્રાસ Indian Institute of Technology Madras Lecture 33 પ્લાનિંગ નમસ્કાર ચાલો આજે આપણે પ્લાનિંગ ના મુદ્દા પર આગળ વધીએ આગામી 6 કે 7 વ્યાખ્યાન માં હું થોડુંક પ્લાનિંગ અને થોડુંક કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેકશન ને આવરી લઈશ જે AI પરના પરિચય અભ્યાસક્રમ માટે પૂરતું છે પરંતુ આગામી સેમેસ્ટરમાં હું અને ડૉ નારાયણ સ્વામી મળીને પ્લાનિંગ અને કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેકશન પર એક વિષય રજૂ કરશું જે વધુ વિગતવાર હશે આપણે અહીં ફક્ત પાયા ની સમજૂતી છે પરંતુ તાજેતરની પ્રગતિઓ કદાચ તે કોર્સમાં આવશ્યક હશે પ્લાનિંગ પર મલિક ગલાબ અને દિના નોવેન દ્વારા એક સરસ પુસ્તક છે ઑટોમેટિક પ્લાનિંગ જેને આપણે અહીં અનુસરતા નથી તેઓ પ્લાનિંગની આ વ્યાખ્યા દ્વારા પુસ્તકની શરૂઆત કરે છે કે પ્લાનિંગ તે કાર્ય ની તર્કસંગત બાજુ છે પ્લાનિંગ એકશન્સ સાથે સંબંધિત છે આપણે તેમની સાથે વહેવાર નથી ઉદાહરણ તરીકે આપણે બ્લોક્સ ની દુનિયા માટે નૈતિક દ્રષ્ટિકોણથી જોયું આપણે બ્લોક્સને આજુબાજુ ફેરવવા વિશે વાત કરી હતી પરંતુ આપણે ખરેખર ડોમેન્સ મોડ્યુલ કર્યું નથી અને આપણે એકશન્સ મોડ્યુલ કરતા નથી આપણે પ્લાનિંગ માં તે કરીશું જે આપણે હવે કરી રહ્યા છીએ હવે ફક્ત એક એજન્ટ ની કલ્પના કરો આ વિશ્વ છે અને વિશ્વની અંદર એજન્ટ છે પરંતુ અહીં તેને દોરીએ તે વિશ્વને સમજે છે અને અને પછી કાર્ય કરે છે આપણા વાતાવરણ માં એજન્ટનું આ એક મોડેલ છે જેમ ગલાબ અને બધા એ કહ્યું છે એજન્ટ પર્યાવરણ અથવા વિશ્વની અનુભૂતિ કરે છે કેટલાક વિચાર વિમર્શ કરે છે અને કોઈ તર્ક આપે છે પછી તે તર્કના આધારે એજન્ટ વિશ્વમાં કાર્ય કરે છે અલબત્ત આપણે મનુષ્ય તરીકે તે દર વખતે કરીએ છીએ આપણે સભાનપણે કે બેભાન રીતે પ્લાનિંગ કરી રહ્યા છીએ આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે રેન્ડમ એકશન્સ નથી લગભગ આપણે જે કંઇ કરીએ છીએ તે મન માં ચોક્કસ ધ્યેય સાથે કરીએ છીએ આપણે તે લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવું તે વિશે વિચારીએ છીએ અને આપણી એકશન્સ ધ્યેય હાંસલ કરવા લક્ષી છે અલબત્ત લક્ષ્યો લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના હોઈ શકે છે પરંતુ આપણે દરેક સમય વિચારી રહ્યા છીએ હવે કમ્પ્યુટિંગની દુનિયામાં સિસ્ટમ્સ વધુને વધુ ઑટોનોમસ બની રહી હોવાથી પ્લાનિંગ વધુને વધુ મહત્વનું બની રહ્યું છે ઉદાહરણ તરીકે તમે આ દિવસોમાં ઑટોનોમસ કાર વિશે સાંભળ્યું જ હશે ત્યાં આગળ કાર ઉભી છે અને જો ત્યાં ઑટોનોમસ કારો માટે કાર રેલી છે તમારે કારને છૂટી જવા દેવી પડે અને તે કોઈ લક્ષ્યસ્થાન પર જવા માટે સક્ષમ હોવી જોઈએ હવે તમે વિચારી શકો છો અહીં શું શામેલ છે તે ફક્ત માર્ગ શોધવાનું જ નથી જે આપણે અમુક અંશે ચર્ચા કરી છે પરંતુ કાર ચલાવવા માટે ઘણી બધી એક્શન છે તમારે અન્ય કાર શોધવી પડશે તમારે કાર ધીમી કરવી પડી શકે છે તમારે બ્રેક લગાવવી પડી શકે છે તમારે વેગ આપવો પડશે આ બધી એક્શન છે અને કોઈકે નિર્ણય લેવો પડે છે કોઈક એજન્ટ અથવા કોઈક પ્રોગ્રામને નિર્ણય લેવો પડે છે કઇ એકશન્સ કયા સમયે થવાની છે તે નિર્ણય લેવાની અથવા કાર્યની આ તર્કની બાજુ છે પ્લાનિંગ તેના વિશે છે આપણે કલ્પના કરીએ છીએ કે આપણી પાસે એક પ્લાનિંગ સિસ્ટમ છે અને તે કેટલાક લોકો સાથે એક્શનપ્રતિએક્શન કરે છે જેને એક્ઝિક્યુટિવ કહે છે જે વિશ્વ સાથે સંપર્ક કરે છે હું એક્ઝિક્યુટિવ શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું તેનો ઉપયોગ NASA દ્વારા તેમની પ્રારંભિક સિસ્ટમ્સમાંની એક રિમોટ એજન્ટ આર્કિટેક્ચર માં કરવામાં આવ્યો હતો તમારે આ રિમોટ એજન્ટ વિશે વેબ પર જોવું જોઈએ તે ડીપ સ્પેસ I તરીકે ઓળખાતો પ્રયોગ NASA દ્વારા કરવામાં આવ્યો હતો 19મી સદી ના મધ્યભાગમાં તેમની પાસે એક અવકાશયાન હતું જે અંતરિક્ષમાં ક્યાંક વહી રહ્યું હતું 2 અથવા 3 દિવસ માટે તેઓએ તે સ્પેસ ક્રાફ્ટથી ગ્રાઉન્ડ સ્ટેશનનું નિયંત્રણ દૂર કરી દીધું હતું તેનો અર્થ છે કે તેઓએ અવકાશયાન ને તેની રીતે કાર્ય કરવા દીધું હતું તે પોતે જ નિર્ણય લેતું હતું કે આગામી 2 કે 3 દિવસમાં તે શું કરશે તે સમયગાળા દરમિયાન તેઓએ અવકાશયાનમાં જાણી જોઈને ખામી રાખી હતી તેનો ઉપયોગ તેમની ઑટોમેટિક ફોલ્ટ ડાઇગ્નોસિસ સિસ્ટમ ના પરીક્ષણ માટે કરવામાં આવતો હતો અલબત્ત આપણે અહીં ફોલ્ટ ડાઇગ્નોસિસ નથી કરી રહ્યા પરંતુ ફોલ્ટ ડાઇગ્નોસિસ સિવાય તેમણે પ્લાનિંગ નો પ્રયોગ કર્યો હતો તે પછી તમે માર્સ રોઅર્સ અને મંગળ પર મોકલેલા વધુ તાજેતરના રોઅર્સ વિશે સાંભળ્યું હશે હું પૃથ્વીથી મંગળ સુધી એક સિગ્નલ ને પહોંચવા માટેનો ચોક્કસ સમય જાણતો નથી આપેલ હકીકત એ છે કે તે કદાચ 20 મિનિટ લે છે જે રીતે તમારી પ્રયોગશાળામાં એક રીમોટ ની મદદ થી તમે કોઈ વાહનને નિયંત્રિત કરી શકો છો તમે મંગળ પર વાહનને તે રીતે નિયંત્રિત કરી શકતા નથી કારણ કે આવી પરિસ્થિતિઓમાં સિગ્નલ વધુ સમય લે છે તે અનિવાર્ય છે કે તમારી પાસે સિસ્ટમમાં ઑટોનોમસ પ્લાનિંગ હોય બંને રિમોટ એજન્ટ આર્કિટેક્ચર માં અને માર્સ રોઅર્સ માં વિજ્ઞાની શું કરે છે તેઓ ફક્ત ઉચ્ચ સ્તરીય આદેશો આપે છે જેમ કે તે વિસ્તારનું અન્વેષણ કરે છે અથવા આ વિસ્તારમાંથી કોઈ નમૂનાઓ એકત્રિત કરે છે પછી બાકીની પ્રવૃત્તિનું પ્લાનિંગ સિસ્ટમ પર ના બોર્ડ દ્વારા કરવામાં આવે છે અલબત્ત પ્લાનિંગના આ કેટલાક એક્સટ્રીમ ઉદાહરણો છે પરંતુ પ્લાનિંગ બધા સમય થાય છે તમને ખબર છે કે હોલીડે પ્લાનિંગ નું સમયપત્રક છે તમે કેટલીક ફ્લાઇટ રિઝર્વેશન સિસ્ટમ્સ પર જાઓ છો તેઓ તમને કહેશે કે જો તમારે અહીંથી અહીં જવાનું છે તો તમારે કઈ ફ્લાઇટ્સ લેવાની છે આ બધું પ્લાનિંગ હેઠળ આવે છે તો ચાલો વિશ્વમાં શું થઈ રહ્યું છે આ મોડેલને જોઈએ ચાલો જોઈએ કે આપણે કેટલી જટિલતાને ધ્યાનમાં લઈ આપણે આ સમજી શકીએ છીએ પ્લાનિંગ સિસ્ટમ્સમાં આપણે નીચે મુજબ કરવા જઈ રહ્યા છીએ આપણે ડોમેન ડિસ્ક્રિપ્શન ની વાત કરવા જઈ રહ્યા છીએ અથવા એકશન ડિસ્ક્રિપ્શન ની વાત કરવા જઈ રહ્યા છીએ તે વર્ણવે છે કે તમારા માટે કઈ એકશન્સ ઉપલબ્ધ છે અને ગોલ સ્ટેટ્સ શું છે

આપણે આને થોડી વારમાં જોશું પ્રારંભિક પ્લાનિંગ સિસ્ટમ્સ ડોમેન લક્ષી હતી લોકો કહે કે હું આ ડોમેનમાં પ્લાનિંગ કરવા માટે અથવા તે ડોમેનમાં પ્લાનિંગ માટે સિસ્ટમ બનાવવા માંગુ છું વગેરે પરંતુ આપણે આ કોર્સમાં રહેલી થીમને અનુસરીને જે કહે છે કે પ્રોબ્લેમ સોલ્વર ને ડોમેનથી દૂર કરવું આવશ્યક છે તમે જનરલ પર્પઝ પ્લાનિંગ સિસ્ટમ્સ શોધવા માંગો છો અથવા તેને ડોમેન ઈંડિપેંડેન્ટ પ્લાનિંગ કહે છે જેનો અર્થ છે કે આપણે આ બધાને વ્યક્ત કરવા માટે કોઈ ભાષા બનાવીશું આ તે ડોમેન ફંક્શન્સ જેવું છે જેની વિશે આપણે સર્ચ માં વાત કરી હતી પ્લાનર આનાથી સ્વતંત્ર રહેશે તમે એમ ધારીને પ્લાનર લખો છો કે જયારે તમે ડોમેન ડિસ્ક્રિપ્શન અને પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન અથવા ગોલ ડિસ્ક્રિપ્શન વાંચશો ત્યારે પ્લાનર આપમેળે કમ્પાઇલ કરશે બનાવવામાં આવેલા પ્રારંભિક પ્લાનિંગમાંના એકને STRIPS કહેવાય છે શેકી નામના આ રોબોટ ના સંદર્ભમાં આપણે તેના વિશે સંભવત વાત કરી હતી જો તમને યાદ હોય કે શેકી એ કમ્પ્યુટિંગ સમુદાયમાં બનાવવામાં આવેલા પ્રારંભિક રોબોટ માંથી એક હતો જે સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના કોરિડોરની આસપાસ ફરતો હતો તે કદાચ પાવર પોઇન્ટ ની શોધ માં રહેતો જ્યાં તે પોતે ચાર્જ થઈ શકે તેમાં ઓન બોર્ડ કેમેરો હતો અને તે 2 પૈડા પર હતો તમે શેકી ના કેટલાક ફોટોગ્રાફ્સ જોઈ શકો છો અને મેં પરિચય દરમિયાન પણ ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા તે અલબત્ત એકદમ ઑટોનોમસ હતું તે કંઈ વધારે કરી શક્યું નહીં તે ફક્ત તે સ્થાનની આસપાસ જઇ શકે છે અને પ્લાનર કે જેનો તે ઉપયોગ કરે છે તેને STRIPS કહેવામાં આવે છે કેટલાક લોકો કહે છે કે STRIPS એટલે સ્ટેન્ફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્લાનિંગ સિસ્ટમ છે અને તે લેંગ્વેજ ડિસ્ક્રિપ્શન નો સૌથી પ્રાચીન પ્રકાર હતો લેંગ્વેજ ડિસ્ક્રિપ્શન નો સરળ પ્રકાર જેનો તમે ઉપયોગ કરી શકો છો આપણે આ લેંગ્વેજ ની આવશ્યકતા સાથે પ્રારંભ કરશું આ લેંગ્વેજ તરફ ધ્યાન આપશું આ બધા લોકો ડિવાઈસિંગ લેંગ્વેજ સાથે કામ કરવાનું શરૂ કરી દે આને પ્લાનિંગ ડોમેન ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ અથવા ટૂંકમાં PDDL કહેવામાં આવે છે અને આ PDDL ના સંસ્કરણો છે તમે PDDL 1 0 સાથે પ્રારંભ કરો અને આપણે આ કોર્સમાં અહીં ફક્ત PDDL 1 0 જોશું જે મૂળભૂત રીતે STRIPS શું કરે છે તેના વિષે છે જ્યારે તમે લેંગ્વેજ ના ઉચ્ચ સ્તર પર જાઓ છો ત્યારે શું થાય છે મૂળભૂત રીતે લેંગ્વેજ ની સમૃદ્ધિ વધે છે તમે ડોમેન અને વધુ જટિલ પ્રકૃતિની એકશન્સ વર્ણવવા માટે સક્ષમ છો ચાલો જોઈએ કે આપણે STRIPS માં કઈ પ્રકારની સરળતાઓ બનાવી રહ્યા છીએ આપણી પાસે હવે STRIPS ડોમેન્સ નું વર્ણન છે તે એક એવો શબ્દ છે કે જે સરળ પ્રકારના પ્લાનિંગ ડોમેન્સ માટે ઉપયોગમાં લેવાય છે આપણે તેમને STRIPS ડોમેન્સ કહીએ છીએ કારણ કે STRIPS પ્લાનર તેનો ઉપયોગ કરે છે અને હું ટૂંક સમયમાં તેનું વર્ણન કરીશ આ સરળ ધારણાઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એક તે છે કે જગ્યા મર્યાદિત છે તમે હજી પણ સ્પેસ સર્ચ ના આ વિચાર સાથે કાર્ય કરી શકો છો કે જ્યાંથી આપણે આ આખો કોર્સ શરૂ કર્યો હતો તમે કોઈ એક સ્ટેટ માં છો અને તમે કોઈ ડિઝાયર્ડ સ્ટેટ માં જવા માંગો છો અને તમારે એકશન્સ પસંદ કરવાની છે તે સમયે આપણે કહ્યું હતું કે ત્યાં એક મૂવ જનરેશન ફંક્શન છે જે એક સ્ટેટ લે છે અને તમને સક્સેસર સ્ટેટ આપે છે હવે આપણે કહી રહ્યા છીએ કે આપણી પાસે એકશન્સની ઍક્સેસ છે અને આપણે તે એકશન્સ સાથે તર્ક કરીશું સૌથી સરળ ધારણા એ છે કે જગ્યા મર્યાદિત છે બીજી ધારણા તે છે કે તે સંપૂર્ણ રીતે અવલોકનક્ષમ છે જેની આપણે રમતો વિશે વાત કરતી વખતે ચર્ચા કરી હતી આપણી પાસે કમ્પ્લીટ ઈન્ફોર્મેશન ગેમ્સ અને ઈન્કમ્પ્લીટ ઈન્ફોર્મેશન ગેમ્સ છે ફૂલી ઓબ્સર્વેબલ પ્લાનિંગ સિસ્ટમ માં એજન્ટ સમગ્ર વિશ્વને સમજી શકે છે જેનો અર્થ એ છે કે એજન્ટનો પરસેપ્શન ભાગ સંપૂર્ણ છે એજન્ટ સમગ્ર વિશ્વને જોઈ શકે છે અને કોઈ માહિતી ગુમ નથી દરેક ધારણાઓ કે જેની આપણે વાત કરી રહ્યા છીએ તેની સાથે આપણે ડોમેનના પ્લાનિંગની કેટલીક સમસ્યાઓ વિકસિત કરી શકીએ છીએ ત્રીજું છે તે સ્ટેટિક છે સ્ટેટિક દ્વારા અર્થ એ છે કે વિશ્વમાં ફક્ત એજન્ટ જ બદલાવ લાવે છે વિશ્વમાં બીજો કોઈ પ્રભાવ નથી ત્યાં કોઈ વાદળ નથી ત્યાં કોઈ સૂર્ય ફરતો નથી વરસાદ પડતો નથી કંઈ નથી એજન્ટ એકમાત્ર છે જે વિશ્વમાં પરિવર્તન લાવી રહ્યો છે અને આવા ડોમેનને સ્ટેટિક કહેવામાં આવે છે દેખીતી રીતે જ્યારે આપણે મલ્ટિ એજન્ટ સિસ્ટમ્સ વિશેની સલાહ આપતા સિસ્ટમો વિશે વાત કરીએ છીએ જે આપણે જોયેલી રમત છે તો પછી આ ડોમેનની આ ધારણાનું આપણે ઉલ્લંઘન કરી રહ્યા છીએ અને બીજી સમસ્યા વધુ જટિલ બને છે પછી એકશન્સ પૂર્વનિર્ધારિત છે આ બધી ધારણાઓને આપણે સરળ બનાવી રહ્યા છે તે શા માટે જ્યારે કોઈ એજન્ટ કોઈ એક્શન કરે છે ચાલો કહીએ કે આ ઘડિયાળને પસંદ કરો અથવા આ રિમોટને પસંદ કરો એજન્ટ ગમે તે એક્શન કરે છે તે વાસ્તવિક દુનિયામાં થાય છે અને તે આયોજિત છે જેનો અર્થ એક ડિટર્મિનીસ્ટિક વિશ્વમાં છે જો મારે કહેવું હોય કે આ બોલને બાસ્કેટ બોલ કોર્ટ પર બાસ્કેટમાં ફેંકી દો તો પછી તમે બાસ્કેટમાં બોલ મૂકો અલબત્ત જ્યારે તમે બાસ્કેટબ બોલ રમશો ત્યારે વાસ્તવિક દુનિયા ડિટર્મિનીસ્ટિક નથી તમને ખ્યાલ આવશે કે તેમાં ખૂબ જ પ્રેક્ટિસની જરૂર છે પરંતુ આપણે એક સરળ ધારણા કરીશું કે વિશ્વ ડિટર્મિનીસ્ટિક છે જેનો અર્થ એ કે એજન્ટ જે પણ એકશન્સ કરે છે તે વાસ્તવિક દુનિયામાં થશે ફક્ત કલ્પના કરો કે શું થશે જો વિશ્વ ડિટર્મિનીસ્ટિક ન હોત તો પછી તમે એક પ્લાનિંગ બનાવો છો કે તમે આ મકાનમાંથી બહાર નીકળશો તમે તમારી સાયકલ પર ચઢશો અને છાત્રાલયમાં જશો અને થોડી ચા પીશો પછી જ્યારે તમે નીચે જાઓ છો ત્યારે તમે જોશો કે કોઈકે તમારી સાયકલ ચોરી કરી છે અથવા સાયકલ પંચર થઈ શકે છે અથવા એવું કંઈક છે તો પછી તમે આ પ્લાનિંગ કરી શકતા નથી ડિટર્મિનીસ્ટિક એક્શનની અસર એ છે કે એકવાર તમે પ્લાન બનાવશો પછી પ્લાનિંગને અમલમાં મૂકી શકાય છે કારણ કે વિશ્વ સંપૂર્ણપણે અવલોકનક્ષમ અને સ્ટેટિક અને ડિટર્મિનીસ્ટિક છે જો તમે કોઈ પ્લાનિંગ બનાવો છો તો આ પ્લાનિંગ વિશ્વમાં અમલમાં આવશે તમારે પ્લાનિંગ ના નિરીક્ષણ વિશે ચિંતા કરવી પડશે હવે અલબત્ત એક મોટો સમુદાય સ્ટોક્સ્ટીક એકશન્સ અથવા પ્રોબેબિલિસ્ટિક એકશન્સ તરફ ધ્યાન આપી રહ્યો છે તમે પ્રોબેબિલિસ્ટિક પ્લાનિંગ વિશે સાંભળ્યું જ હશે તેઓ પ્લાનિંગ કરવા માટે સંપૂર્ણપણે અલગ અભિગમને અનુસરે છે આપણે જે કરી રહ્યા છીએ તે કંઈક સર્ચ જેવું છે તેઓ કંઈક એવું કરે છે જે એકદમ અલગ છે આપણી પાસે ડીસીઝન પ્રોસેસીસ અને આ રીતેનું આ નિશાન છે રવિન્દ્રન તેના કોર્સમાં આવી બાબતો વિશે વધુ વાત કરે છે અને મને લાગે છે કે તે આગામી સત્રમાં પ્રોબેબિલિસ્ટિક રિઝનિંગ અંગેનો અભ્યાસક્રમ પણ આપી રહ્યા છે પછી સિમ્પલ ગોલ્સ મારો અર્થ એ છે કે ગોલ ટેસ્ટ ફંકશન અંતિમ સ્ટેટ પર લાગુ થાય છે તમે આ જ હાંસલ કરવા માંગો છો તમે છાત્રાલયમાં રહેવા માંગો છો અને તમે ડોસા ખાવાની અને થોડી કોફી મેળવવાની ઇચ્છા રાખો છો અને જો તે પરિસ્થિતિ છે તો લક્ષ્ય સંતુષ્ટ થાય છે જેને આપણે તેને સિમ્પલ ગોલ્સ કહીશું આના વિરોધમાં ફક્ત અંતિમ સ્ટેટ પર જ ગોલ ને ટેસ્ટ કરવામાં આવે છે ત્યાં એક સમુદાય છે જો તમે ઉદાહરણ તરીકે PDDL ના ઉચ્ચ સ્તરને જોશો તો તેઓ જેને આપણે ટ્રેજેક્ટરી કન્સ્ટ્રેઇન્ટ્સ તરીકે ઓળખીએ છે તે વિશે વાત કરશે જેનો અર્થ છે કે તમે ધ્યેય માટે જે માર્ગ શોધી રહ્યાં છો અથવા જે માર્ગ છે તે માર્ગ પર શરતો છે ટ્રેજેક્ટરી એ એક સોલ્યુશન છે અને તમારી પાસે સોલ્યુશન પર આવશ્યક શરતો છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ લાંબી મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે કહી શકો છો કે બધા સ્થળો 5 કિલોમીટરની અંદર હોવા જોઈએ એના કેટલાક કારણો હોઈ શકે ધારો કે તમારા મિત્રની તબિયત સારી નથી તમે કહો છો કે મારો માર્ગ એવો હોવો જોઇએ કે જે હોસ્ટેલના 5 કિલોમીટરની અંદર હોય તે એક ટ્રેજેક્ટરી કન્સ્ટ્રેઇન્ટ છે તમે કહો કે હું અહીંથી નાગપુર જવા માંગુ છું તે એક અંતિમ લક્ષ્ય છે પરંતુ માર્ગમાં કન્સ્ટ્રેઇન્ટ્સ પણ છે આપણે તે તરફ ધ્યાન આપીશું નહીં આપણે ફક્ત સરળ લક્ષ્યો રાખીશું તમારા પણ કેટલાક કન્સ્ટ્રેઇન્ટ્સ હશે જેમ કે જ્યારે પણ તમે ઓરડામાં અને ઓરડાની બહાર જાઓ છો ત્યારે તમારે લાઇટ્સ ચાલુ અથવા બંદ કરવી જોઈએ આ પાથ પર કન્સ્ટ્રેઇન્ટ છે તે સોફ્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ છે આપણું ગોલ ડિસ્ક્રિપ્શન કઠોર છે કે માત્ર જો તે શરતો પૂરી થાય તો આપણે કહીશું કે લક્ષ્ય પ્રાપ્ત થયું છે તમારી પાસે સોફ્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ અથવા સોફ્ટ ગોલ્સ હોઈ શકે છે જે કદાચ કહે છે કે મારે બજારમાં જવું છે અને જો શક્ય હોય તો મારે મૂવી જોવા જવું છે તમારે આ બધી સામગ્રી ખરીદવી છે તમારી પાસે એક પ્લાનિંગ હોઈ શકે છે જે તમામ લક્ષ્યોને પૂર્ણ રીતે પ્રાપ્ત કરતી નથી પરંતુ શક્ય તેટલું વધારે પ્રાપ્ત કરે છે પરંતુ તમે તે પ્લાનિંગને સ્વીકારી શકો છો પછી તમારે તેની સાથે સંકળાયેલ પેનલ્ટી બચાવવી પડશે હવે ટૂથ પેસ્ટ ખરીદવાનું આ લક્ષ્ય લો જો હું ટૂથપેસ્ટ પણ ખરીદી શકું તો મારું પ્લાનિંગ વધારે સારું હોત પછી તે ઓપ્ટિમાઇઝેશન ની સમસ્યા બની જાય છે કારણ કે તમારે હવે એક પ્લાનિંગ શોધી કાઢવાનું છે જે ચોક્કસ ઓપ્ટિમાલીટી ના માપદંડને સેટિસ્ફાય કરે છે આ સેટિસ્ફેકશનના માપદંડનો સંદર્ભ છે કે જો આ બાબતો સાચી હોય તો મેં મારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે જ્યારે અહીં તમે આરામ કરવા તૈયાર છો અને તેથી જ તેને સોફ્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ કહેવામાં આવે છે કે તમે કેટલીક વસ્તુઓને મંજૂરી ન આપવા માટે તૈયાર છો તમે હજી પણ પ્લાનિંગને સ્વીકારશો દેખીતી રીતે આવી દરેક સ્થિતિ માં માપદંડ ઓછા થવા સાથે સમસ્યા કઠિન બનતી જાય છે પછી પ્લાનિંગ એકશન્સના ક્રમ સમાન છે આપણે ધારીશું કે આપણી પ્લાનિંગ એકશન્સનો ક્રમ છે આપણે વધુ જટિલ પ્લાનિંગ માંગતા નથી જેમાં કેટલીક વસ્તુઓ જેવી કે એકશન્સના નેટવર્ક છે અને એક વધુ કન્સ્ટ્રેન્ટ જે ખૂબ મહત્વનું છે તે આ દિવસો માં રિલેક્સ કરવામાં આવે છે જે સમયની કલ્પના છે માની લઈશું કે આપણી પાસે પ્રારંભ કરવા માટે સમયની કલ્પના નથી આપણે કહીશું એક્શન A થાય છે પછી એક્શન B થાય છે પછી એક્શન C થાય છે અહીં અનુક્રમની માત્ર એક કલ્પના છે કે એકશન્સ એક અનુક્રમમાં થાય છે જ્યારે વાસ્તવિક દુનિયામાં કેટલીક એકશન્સમાં વધુ સમય લાગે છે કેટલીક એકશન્સમાં ઓછો સમય લાગે છે તમે કહી શકો કે હું નહાઈશ અને પછી એક કપ ચા લઈશ અને પછી સાયકલ પર ગેટ સુધી જઈશ આ દરેક એકશન્સ માટે અલગ અલગ સમય લાગી શકે છે જો તમે તેને ધ્યાનમાં લેવા માંગતા હો તો તમારે ઇન્સ્ટેન્ટેનિયસ એકશન્સ મેળવવાની છે આપણી પાસે ઇન્સ્ટેન્ટેનિયસ એકશન્સ છે પરંતુ અહીં ફક્ત ડયુરેટીવ એકશન્સ લખી છે ડયુરેટીવ એકશન્સ દ્વારા આપણો અર્થ એવી એકશન્સ છે જેમાં અવધિ હોય છે અને પછી અલબત્ત તમે સમાંતર કાર્ય કરવા વિશે વાત કરવાનું પણ પ્રારંભ કરી શકો છો એકવાર આપણે સમય અને અવધિ વિશે વાત કરી લઈએ તમે કહી શકો છો કે જ્યારે સંભારને ડાબી બાજુના ગેસ પર રાંધવામાં આવે છે ત્યારે હું જમણા ગેસમાં કંઈક બીજું બનાવીશ વસ્તુઓ સમાંતર બનશે આમાં આટલો સમય લાગશે તો પછી તમે વિચારી શકો છો કે મારા પ્લાનિંગને અમલમાં મૂકવા માટે કેટલા સમયની જરૂર પડશે જેને પ્લાનિંગની ભાષા માં મેક સ્પાન કહેવામાં આવે છે પરંતુ ડયુરેટીવ એકશન્સ આ પ્રકારની પરિસ્થિતિ લાવે છે એક રસપ્રદ સમસ્યા છે જે કદાચ વોશિંગ્ટન યુનિવર્સિટી ના એક P વિદ્યાર્થી દ્વારા ઉભી કરવામાં આવી હતી તે નીચે મુજબ છે આ સમસ્યા 2007 સુધી ત્યાંની તકનીકીઓ દ્વારા હલ થઈ શકતી નહોતી અને તે સમસ્યા છે ફ્યુઝ ને રીપેર કરવાનું કાર્ય તે ખૂબ જ સરળ સમસ્યા છે ચાલો આપણે કહીએ કે આ એક અવધિ છે જે ફ્યુઝને રિપેર કરવા માટે જરૂરી છે પરિસ્થિતિ એ છે કે અપાર્ટમેન્ટમાં વીજળી નથી અને તમે ફ્યુઝનું રિપેરકામ કરી રહ્યાં છો અને તે આટલો સમય લે છે એક્શન ડયુરેટીવ છે તેનો અર્થ એ કે તે ઘણો સમય લે છે તમારી પાસે એક મેચ સ્ટીક છે અને આટલા જ સમય માટે પ્રકાશ આપી શકે છે આ X અક્ષ સાથે છે મૂળભૂત રીતે આ સમય જતાં એક અંતરાલ છે તેથી આ આટલો સમય લે છે આ આટલો સમય લે છે અને કાર્ય ફ્યુઝનું રિપેરકામ કરવાનું છે પરંતુ જ્યારે તમે સોકેટ માં ફ્યુઝ દાખલ કરો ત્યારે તમને પ્રકાશની જરૂર છે આ મેચ સ્ટીક એવી રીતે સળગવી જોઈએ કે તે આ ફ્યુઝ રિપેર એક્શનના અંત ભાગ સાથે ઓવરલેપ થઈ જાય આપણે અહીં વધારે વિગતોમાં જતા નથી અહીં જ્યારે તમે ડયુરેટીવ એકશન્સ સાથે વ્યવહાર કરો છો ત્યારે તમે સેકંડ ની ટર્મ્સ માં સમય વિશે વાત કરી શકતા નથી તે મેનેજેબલ નથી તમે તે કરશો નહીં તમે જે કરો છો તે હું આ સમયે જ્યારે પણ આ એક્શન શરૂ કરું છું ત્યારે હું બીજી એક્શન શરૂ કરી શકું જ્યારે આ એક્શન ચાલુ હોય ત્યારે હું કંઈક કરી શકું છું સમય એક્શનની શરૂઆતથી એક્શનના અંત સુધી ડાયરેક્ટ જશે અને પછી તમે કંઈક કરવાની પ્લાનિંગ ઘડી રહ્યા છો હવે આ સાથેની સમસ્યા એ છે કે તમે તેના વિશે અહીં તર્ક આપી શકતા નથી તમારે તેના વિશે કોઈ એવી રીતે સેટ કરવું પડશે કે આ અહીં આવે છે આ આપેલ સમસ્યા થીસિસ્ટમો કેવી રીતે બનાવવી તેમાં કેટલીક રસપ્રદ સમસ્યાઓ નો વધારો થયો હવે અલબત્ત આપણી પાસે પ્લાનર્સ છે જે આ કરી શકે છે અને તેઓ ક્યાંક વચ્ચે એક એક્શન કરશે જેથી આ સાથે રહે ડયુરેટીવ એકશન્સ જટિલતામાં અનેકગણો વધારો કરશે કેટલાક લોકોએ તેને બે એકશન્સમાં વિભાજીત કરી તેને ડયુરેટીવ એકશન્સ નું મોડેલ બનાવવાનો પ્રયત્ન કરીને જોયું કે આ એક શરૂઆતની એક્શન છે અને આ એક અંતિમ એક્શન છે પરંતુ ડયુરેટીવ એકશન્સમાં આવી કન્ડિશન્સ હશે જેમ કે કંઈક છેક સુધી ખરું હોવું જોઈએ ઉદાહરણ તરીકે જો તમે નહાતા હોવ તો તમારી શરત હોઈ શકે છે કે લાઇટ ચાલુ હોવી જ જોઇએ કારણ કે કદાચ તમે અંધારા થી ડરશો હવે જો તમે સ્થળ A થી સ્થળ B સુધી મુસાફરી કરી રહ્યાં છો તો પછી એક્શનના અંતે તમે સ્થળ B પર હોવા જોઈએ એક્શનની શરૂઆતમાં તમારે એક જગ્યાએ હોવું આવશ્યક છે અને એક્શનની વચ્ચે તમે બંને માંથી એક પણ જગ્યાએ ન હોવા જોઈએ એકશન્સ પર આ પ્રકારની કન્સ્ટ્રેન્ટ પ્લાનિંગ કરવાની જટિલતા વધારે છે અહીં ક્રોસ હોવું જોઈએ આપણે STRIPS ડોમેન માં ડયુરેટીવ એકશન્સ નો ઉપયોગ કરી રહ્યાં નથી આ STRIPS ડોમેનમાં બનાવેલી સરળ ધારણાઓ છે એકશન્સ તત્કાળ હોય છે લક્ષ્ય સંપૂર્ણ અવલોકનક્ષમ એકશન્સ ડિટર્મિનીસ્ટિક હોય છે વિશ્વ સ્ટેટિક છે અને આપણી પાસે સરળ લક્ષ્યો છે આ સરળ ડોમેન્સમાં પણ તે PSPACE COMPLETE હોવાનું દર્શાવવામાં આવ્યું હતું પ્લાનિંગ એ એક મુશ્કેલ સમસ્યા છે કે જેને તમે હલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને તેને હંમેશાં ઘાતાંકીય સમયની આવશ્યકતા રહેશે દરેક વખતે જ્યારે તમે આ કન્સ્ટ્રેન્ટ્સ ને હળવા કરો છો ત્યારે સમસ્યા વધુ જટિલ બને છે તો ચાલો જોઈએ કે STRIPS એકશન્સનું કેવી રીતે વર્ણન કરે છે આપણે આ બ્લોક્સ વર્લ્ડ નો ઉપયોગ કરીશું તમે જાણો છો કે આપણે પહેલાથી જ બ્લોક્સ વર્લ્ડ વિશે વાત કરી હતી બ્લોક્સને આસપાસ ફેરવશું આપણે જોઈશું કે STRIPS માં બ્લોક્સ વર્લ્ડ કેવી રીતે વર્ણવવામાં આવે છે અને PDDL મૂળભૂત રીતે એક પ્રકારનું માનક છે જે આપણે અહીં જોઈ રહ્યા છીએ પહેલા આપણી પાસે ડોમેન પ્રેડિકેટ્સ છે તેથી ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે OnXY જ્યાં X અને Y એ ચલ છે કે જેનો અર્થ એ થાય કે બ્લોક X એ બ્લોક Y પર છે તો પછી આપણે OnTable પણ STRIPSમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ અને પછી Holding રાખીશું આપણે ધારીએ છીએ કે વન આર્મ રોબોટ છે જે બ્લોક્સને ફરતે ખસેડતો હોય છે જેથી વન આર્મ રોબોટ એક બ્લોક પકડી શકે અને તે આ પ્રેડિકેટ Holding દ્વારા વર્ણવવામાં આવ્યું છે આ XY વાસ્તવિક સમસ્યાઓમાં ચલ સાથે ભરવામાં આવશે Clear કહે છે કે X ની ટોચ પર કશું જ નથી જે એક પ્રકારનું ટૂંકું રૂપ છે અથવા એમ કહે છે કે ત્યાં Y છે આપણે કોર્સ માં પછી તાર્કિક વાતો પાર ધ્યાન આપીશું તમે ભાષાથી પરિચિત નથી જ્યારે પણ તમે કોઈ ડોમેનને વ્યાખ્યાયિત કરો છો ત્યારે તમારે પહેલા પ્રેડિકેટ્સ નિર્ધારિત કરવા પડશે જે પરિસ્થિતિને વ્યાખ્યાયિત કરશે આપણી પાસે સ્ટેટ રિપ્રેસેંટેશન ને બદલે હવે એક પ્રેડિકેટ્સ વ્યાખ્યાયિત કરવા આવશ્યક છે જે સ્ટેટનું વર્ણન કરે છે અને સ્ટેટ એ આવા વાક્યોનો સંગ્રહ હશે ઉદાહરણ તરીકે જો મારી પાસે આવી સ્થિતિ હોય તો પછી હું તેનું વર્ણન કરીને કહીશ કે OnAB OnBC OnED OnTable OnTable OnTable Clear Clear Clear અને આ મારો વન આર્મ રોબોટ છે મારે તેના માટે એક પ્રેડિકેટ ની જરૂર છે જેને આપણે ArmEmpty અથવા AE કહીશું કાં તો રોબોટ કંઈક પકડી રાખે છે અથવા આર્મ ખાલી છે આપણે આ પ્રેડિકેટ્સનો ઉપયોગ કરીને વેરિયેબલ્સ ની પ્લેન વેલ્યુઝ નો ઉપયોગ કરીને આ સ્ટેટનું વર્ણન કરી શકીએ છીએ આપણી પાસે ઓપરેટર્સ અથવા એકશન્સ છે આ સરળ વિશ્વમાં આપણે ધારીશું કે ત્યાં 4 એકશન્સ છે એક છે PickUp PDDL માં તમે પહેલા વર્ણન કરો છો કે પ્રેડિકેટ્સ શું છે કે જેનો તમે વિશ્વનું વર્ણન કરવા માટે ઉપયોગ કરી શકશો પછી તમે એકશન્સનું વર્ણન કરો હવે એકશન્સનું વર્ણન 2 વસ્તુઓ દ્વારા કરવામાં આવે છે એક એ છે કે એક્શનને લાગુ કરવા માટે જરૂરી સંકેત શું છે અને બીજું એક્શન લાગુ થયા પછી શું સંકેત બનશે કેટલાક અર્થમાં આપણી પાસે ડાબી બાજુ અને જમણી બાજુ છે જેમ કે આપણે અગાઉ જે નિયમની વાત કરી હતી પરંતુ STRIPSમાં ત્રણ લિસ્ટ છે એક પ્રિકન્ડિશન લિસ્ટ છે એક એડ લિસ્ટ છે અને એક ડિલીટ લિસ્ટ છે આ તે મૂળ રીત છે જેમાં STRIPS એકશન્સનું વર્ણન કરે છે પ્રિકન્ડિશન લિસ્ટ એ પ્રેડિકેટ્સ છે જે એક્શન લાગુ થવા માટે સાચી હોવી જોઈએ જો તમે PickUp લાગુ કરવા માંગતા હો તો તે સાચું હોવું જોઈએ કે તે ટેબલ પર હોવું જોઈએ અને Clear હોવું જોઈએ જેનો અર્થ એ છે કે તેની ઉપર કંઈપણ હોવું જોઈએ નહીં હું ArmEmpty માટે આ AE નો ઉપયોગ કરીશ અને આર્મ ખાલી હોવો જોઈએ જો આ 3 પ્રેડિકેટ્સ મારા ડોમેનમાં સાચા થાય છે જેનો અર્થ છે મારે માત્ર પ્રિકન્ડિશન લિસ્ટ એ સ્ટેટ ડિસ્ક્રિપ્શન નો સબસેટ છે તે જોવું પડશે સ્ટેટ ડિસ્ક્રિપ્શન એ પ્રેડિકેટ્સનો સમૂહ છે જે આનું વર્ણન કરે છે ઉદાહરણ તરીકે આ OnTable હશે અને તેમાં Clear અને ArmEmpty હશે કારણ કે આ વસ્તુઓ સ્ટેટ ડિસ્ક્રિપ્શન માં છે આ એક્શન લાગુ પડે છે ઉદાહરણ તરીકે હું PickUp કરી શકું છું તે રીતે મૂળ વર્ણન આપવામાં આવે છે જો તમે કોઈપણ પાઠય પુસ્તક જુઓ તો આપણે 2 એકશન્સ વચ્ચે તફાવત કરીશું જેમાં આપણે ટેબલ પર થી કંઈક પસંદ કરીએ છીએ અને આપણે બીજા બ્લોકની ઉપરથી કંઈક પસંદ કરીશું તે શું થઈ રહ્યું છે તે સમજાવવા માટે એક અલગ પ્રિકન્ડિશન હશે તે કાં તો ટેબલ પર અથવા બીજા બ્લોક પર હોવી જોઈએ આ PickUp ફક્ત ટેબલ પર થી વસ્તુઓ પસંદ કરવા માટે છે એડ લિસ્ટ તે ઇફેક્ટ્સની લિસ્ટ છે જે આ એકશન્સ ને ચલાવવામાં આવે તો તે સાચું થઈ જશે આ કિસ્સામાં ફક્ત એક જ વસ્તુ જે આપણે મુકીએ છીએ તે છે Holding ડિલીટ લિસ્ટમાં તે વસ્તુઓ શામેલ છે જે સાચી થઈ હશે પરંતુ હવે સાચી નથી તેમાં OnTable અને ArmEmpty શામેલ છે તેમાં Clear પણ શામેલ છે પરંતુ જેમ કે હું હમણાં ચર્ચા કરીશ તમે તેને પસંદ કરી શકો છો અથવા તમે તેને અવગણી શકો છો તે વાંધો નથી આને અનુરૂપ મારી પાસે એક એક્શન છે જેને PutDown કહેવામાં આવે છે પ્રિકન્ડિશન લિસ્ટ માં Holding છે અને એડ લિસ્ટમાં OnTable અને ArmEmpty છે હવે જો હું આ Clear ને અહીંથી કાઢવા માંગું છું તો મારે તેને અહીં ઉમેરવું જોઈએ જો હું તેને દૂર નહીં કરું તો મારે તેને અહીં ઉમેરવું જોઈએ નહીં તમે ફક્ત આ વિશે વિચારો છો કે કાં તો મારે તેને આ બંને સ્થળોએ ઉમેરવું આવશ્યક છે અથવા હું તેને આ બંને સ્થાનોની બહાર છોડી શકું છું મહત્ત્વની વાત એ છે કે જો તમે ઉપાડતા હોવ તો તેની ટોચ પર કંઈ જ હોવું જોઈએ નહીં મારે તે સમયે આ Clear ની જરૂર છે તે સ્પષ્ટ છે કે એકવાર તમે તેને પસંદ કરો છો અને તેને કોઈ બીજી વસ્તુ પર મૂકી દો છો તે સમયે તેની ટોચ પર કંઈ નહીં હોય પછી Clear સાચું રહેશે આને અનુરૂપ ત્યાં બીજી બે એકશન્સ છે જેને આપણે Unstack કહીએ છીએ કારણ કે હું ફક્ત એકશન્સ અથવા ઓપરેટર્સનું નામ આપીશ હું અપેક્ષા કરીશ કે તમે આ પ્રિકન્ડિશન લિસ્ટ એડ લિસ્ટ અને ડિલીટ લિસ્ટ સાથે તેનું વધુ વિગતવાર વર્ણન કરો Unstack અને PickUp વચ્ચેનો એક માત્ર ફરક એ છે કે PickUp ટેબલ પર થી છે અને Unstack અન્ય કોઈ ઓબ્જેક્ટથી છે તમે B થી A અનસ્ટેક કરી શકો છો અથવા તમે D થી E અનસ્ટેક કરી શકો છો કન્ડિશન સમાન હોવી જોઈએ તે Clear હોવી જ જોઈએ OnAB તેને અનસ્ટેક કરવા માટે ArmEmpty જોઈએ અને તે જ રીતે તમે તેને સ્ટેક કરી શકો છો વધુ આધુનિક PDDL ભાષામાં હું તેને હકારાત્મક ઇફેક્ટ્સ કહીશ જો મારી એક્શન A છે તો પછી આ લિસ્ટ A નું પ્રિકન્ડિશન લિસ્ટ છે A ની આ ઇફેક્ટ્સ હકારાત્મક છે અને આ ઇફેક્ટ્સ A ની નકારાત્મક છે આધુનિક PDDL ભાષામાં આપણે આ નામ પ્રિકન્ડિશન લિસ્ટ એડ લિસ્ટ અને ડિલીટ લિસ્ટ નો ઉપયોગ કરતા નથી આપણે કહીશું પ્રિકન્ડિશન અને ઇફેક્ટ્સ અને ઇફેક્ટ્સ હકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે સકારાત્મક અર્થ એ કે એક્શન લાગુ થયા પછી તેઓ સાચા થઈ જાય છે નકારાત્મક અર્થ એ કે એક્શન લાગુ થયા પછી તેઓ ખોટા થઈ જાય છે અને તે બે મળીને ઇફેક્ટ્સ બનાવે છે આપણે પ્રિકન્ડિશન લિસ્ટ અને એકશન્સની ઇફેક્ટ્સ લિસ્ટનો ઉપયોગ કરીને એક્શનના સમૂહનું વર્ણન કરીએ છીએ અને આપણી પાસે હવે કોઈ પણ ડોમેનને વ્યાખ્યાયિત કરવાની ભાષા હોઈ શકે છે જેમાં તમે પ્લાનિંગ કરવા માંગો છો આપણે શું કરવાની જરૂર છે પ્રેડિકેટ્સના સમૂહને નિર્ધારિત કરો જે ડોમેનનું વર્ણન કરે છે જેનો અર્થ ડોમેનની સ્થિતિ વર્ણવે છે અને તે પછી થઇ શકે તેવી એકશન્સ વ્યાખ્યાયિત કરે છે પ્લાનિંગમાં સમસ્યા શું છે પ્લાનિંગ ની સમસ્યા ઓપરેટરોના સેટ અથવા એકશન્સ ડોમેન ડિસ્ક્રિપ્શન સ્ટાર્ટ સ્ટેટ અને ગોલ ડિસ્ક્રિપ્શન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ શરૂઆત છે અને આ લક્ષ્ય છે ઉદાહરણ તરીકે આ મારી પ્રારંભિક સ્થિતિ હોઈ શકે છે મેં તેને આ ભાષામાં લખ્યું નથી પરંતુ તમે તેને ખૂબ સરળતાથી લખી શકો છો મારું ગોલ ડિસ્ક્રિપ્શન કંઈક આવું હોઈ શકે છે હું કહી શકું છું આ મારું ગોલ ડિસ્ક્રિપ્શન હોઈ શકે છે અવશ્ય અવલોકન કરો કે મારે સ્ટેટ તરીકે લક્ષ્યને સંપૂર્ણપણે સ્પષ્ટ કરવાની જરૂર નથી મારે પ્રારંભિક સ્થિતિનો ઉલ્લેખ કરવાની જરૂર છે તમે કહો છો કે તે સંપૂર્ણ અવલોકનક્ષમ છે જે સાચું છે તે બધું જ આપવું આવશ્યક છે પરંતુ એક ધ્યેય સંપૂર્ણપણે સ્પષ્ટ કરવો જરૂરી નથી તમારું લક્ષ્ય સરળ હોઈ શકે છે કે જ્યાં સુધી તે 2 વસ્તુઓ સાચી છે તો પછી હું આવશ્યકપણે મારી પ્લાનિંગથી ખુશ છું જ્યાં સુધી E બ્લોક C પર છે C બ્લોક F પર હોય ત્યાં સુધી હું ખુશ છું પછી અન્ય બ્લોક્સ ક્યાં છે તેની મને દરકાર નથી E બ્લોક C પર છે C બ્લોક F પર છે આ F કોઈક બીજા બ્લોક પર હોઈ શકે છે અથવા તે ટેબલ પર હોઈ શકે છે અને હું તેની કાળજી લેતો નથી હવે અલબત્ત આવું આપણે વાસ્તવિક દુનિયામાં કરીએ છીએ આપણે લક્ષ્યનું સંપૂર્ણ વર્ણન કરતા નથી ચાલો આપણે કહીએ કે આને હું સાચું બનવા માંગું છું હું અન્ય કોઇપણ વસ્તુની કાળજી લેતો નથી ગોલ ડિસ્ક્રિપ્શન એ પ્રેડિકેટ્સનો એક સમૂહ છે સ્ટાર્ટ ડિસ્ક્રિપ્શન પણ પ્રેડિકેટ્સનો સમૂહ છે પ્રેડિકેટ્સના અર્થમાં ક્યારે આપણે કહીએ કે એક્શન A લાગુ થઇ શકે છે જો A ની પ્રિકન્ડિશન એ સ્ટાર્ટ સ્ટેટ નો સબસેટ છે તો તે એવું કહે છે કે જો મારી પ્રિકન્ડિશન્સ સાચી છે તો પછી S એ સ્ટાર્ટ સ્ટેટ હોવું જરૂરી નથી તે કોઈ પણ સ્ટેટ હોઈ શકે છે એક એક્શન A એ સ્ટેટ S માં લાગુ પડે છે જો પ્રિકન્ડિશન આવશ્યકપણે સ્ટેટનો ભાગ હોય જેનો અર્થ એ કે તેઓ સાચા છે આપણે કહીએ છીએ કે જ્યારે એક્શન લાગુ થાય છે ત્યારે આપણને નવું સ્ટેટ મળે છે આપણે નવા સ્ટેટસ S ની તરફ પ્રગતિ કરીએ છીએ જ્યાં SSeffects effects છે એકવાર તમે સ્ટેટને નિર્ધારિત કરો અને એકવાર તમે એક્શનને વ્યાખ્યાયિત કરો આપણે જાણીએ છીએ કે જો એક્શન A સ્ટેટ S માં લાગુ થાય છે તો પછી હું સ્ટેટ S ના નવા સ્ટેટ S પર જવા માટે એક્શન A લાગુ કરી શકું છું જે આપેલું છે હું સ્ટેટમાંથી એક્શનના અન્ય નકારાત્મક પ્રભાવોને કાઢી નાખું છું અને એક્શનના તમામ સકારાત્મક પ્રભાવો ઉમેરું છું તેથી મને એક નવું સ્ટેટ S મળે છે પ્લાન એ એકશન્સનો ક્રમ છે આપણે અહીં ધાર્યું છે કે આપણી પ્લાનિંગ એક્શનના ક્રમ જેવી સરળ વસ્તુ છે પ્લાનિંગ આપણે નો ઉપયોગ કરીશું તે એકશન્સનો ક્રમ છે Plan a1a2a3 an તમે પ્રથમ એક નાનું રૂટિન લખી શકો છો જે આ પ્લાનિંગને માન્ય કરશે જે આપણું કાર્ય કરે છે શું કાર્ય છે કાર્ય એ છે કે મને એક સ્ટાર્ટ સ્ટેટ આપવામાં આવ્યું છે મને એક ગોલ સ્ટેટ આપવામાં આવ્યું છે અને કોઈ પ્રોગ્રામ મને કહે છે કે આ એક પ્લાનિંગ છે પ્રોગ્રામ તે માન્ય કરવા માટે સક્ષમ હોવો જોઈએ આ એક પ્લાનિંગ છે હું ગોલ ટેસ્ટ કેવી રીતે કરી શકું હું કેવી રીતે કહી શકું કે આપેલ સ્ટેટ એક ગોલ સ્ટેટ છે ગોલ ટેસ્ટ સરળ છે G એ સ્ટેટ S નો સબસેટ હોવો જોઈએ G એ ગોલ નું વર્ણન કરતા પ્રેડિકેટ્સનો સમૂહ છે જો G એ S નો સબસેટ છે તો તે S એ ગોલ સ્ટેટ છે S એ એક સ્ટેટ છે જે આખા સ્ટેટનું વર્ણન કરે છે આપણે સ્ટેટ પરની કેટલીક શરતો નક્કી કરી છે એવું કહેવું કે મારે કેન્ટીન પર બેસી રહેવું જોઈએ અને ડોસા ખાવો જોઈએ બીજા શું કરે છે તેની મને કોઈ પરવા નથી જો તે સાચું હોય તો હું લક્ષ્યની સ્થિતિમાં છું અને આપણે ફક્ત એક સબસેટ કરીને પરીક્ષણ કરી શકીએ છીએ હવે મારી પાસે ગોલ ટેસ્ટ ફંકશન છે અને કોઈ મને પ્લાન π આપશે હું કેવી રીતે જાણું કે આ પ્લાનિંગ એ સમસ્યા હલ કરવાની પ્લાનિંગ છે આ ચેક કરવા માટે મારે એક નાનો પ્રોગ્રામ લખવા માટે સક્ષમ હોવું આવશ્યક છે તે પ્રોગ્રામ સ્ટેટમાં પ્રગતિ કરશે તે આપેલ સ્ટેટ માટે પ્રથમ એક્શન a1 લાગુ કરશે પછી પરિણામ માં તે એક્શન a2 લાગુ કરશે જેનો અર્થ તે તપાસશે કે a2 લાગુ પડે છે કે કેમ અને પછી આપણે જ્યાં સુધી બધી એકશન્સ લાગુ ન કરીએ ત્યાં સુધી તે ચાલુ રાખવું પરિણામી સ્થિતિમાં આપણે પ્રગતિ કરી છે આને યાદ રાખવા માટે આપણી પાસે આ પ્રોગ્રેસ ઓપરેટર છે આપણે એક સ્ટેટથી આ રીતે બીજા સ્ટેટમાં સ્થાનાંતરિત કરી શકીએ છેલ્લા સ્ટેટને તે સ્થિતિને સેટિસ્ફાય કરવી આવશ્યક છે કે ગોલ એ સ્ટેટનો સબસેટ હોવો જોઈએ આ બધું આપણે આજે કર્યું છે તે પ્લાનિંગ ડોમેન્સ ને વર્ણવવાનું છે પ્લાનિંગ ડોમેન ને પ્લાનિંગ ડોમેન ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ કહેવાતી ભાષાની મદદથી વર્ણવવામાં આવે છે મેં કેટલીક વેબસાઇટ જોવા વિનંતી કરી છે જે તમને PDDL ની વાસ્તવિક વાક્યરચના આપશે તે પ્રેડિકેટ્સના સમૂહનું નિર્માણ કરે છે જેનો ઉપયોગ ડોમેનને વર્ણવવા અથવા ડોમેનને વ્યાખ્યાયિત કરવા અને ઓપરેટર્સ અથવા એકશન્સના સમૂહ માટે કરવામાં આવે છે એકશન્સ છે જે તમે ડોમેનમાં કરી શકો છો જો તમે તેમની વચ્ચે તફાવત કરવા માંગતા હો તો વાસ્તવિક એકશન્સ આ ઓપરેટર્સનાં દાખલા છે પછી તમે સ્ટાર્ટ સ્ટેટ ની મદદ થી કોઈ પ્લાનિંગ સમસ્યાનું વર્ણન કરી શકો છો તો હું કહી શકું છું કે OnABTrue છે OnBCTrue છે OnEDTrue છે OnTableTrue છે OnTableTrue છે OnTableTrue છે Clear Clear Clear અને ArmEmpty છે જો હું આ બધી બાબતો જણાવીશ તો મેં મારા સ્ટેટનું વર્ણન કર્યું છે મારું ગોલ સ્ટેટ એ છે કે C એ F પર હોવું જોઈએ અને E એ C પર હોવું જોઈએ હવે હું ગોલ સ્ટેટ મેળવી શકું છું હવે પ્લાન શોધવા માટે મને ફક્ત એક એલ્ગોરિધમ ની જરૂર છે અને પછી પ્લાનિંગને માન્ય કરવા માટે સક્ષમ થવાની જરૂર છે આપણે જોશું કે કેટલાક અલ્ગોરિધમ્સને આ માન્યતા તપાસની જરૂર પડશે કારણ કે તે એકશન્સ નો એવો પ્લાનિંગ ક્રમ ઉત્પન્ન કરી શકે છે જે જરૂરી નથી આપણને આ ચેકની આવશ્યકતા છે આવતા કેટલાક વર્ગમાં આપણે પ્લાન શોધવા માટે થોડા અલ્ગોરિધમ્સ જોઈશું તમે વિચારી શકો તેવો સરળ અભિગમ શું છે તમે કોઈ વિશેષ સમસ્યાની વાત કરી રહ્યા છો જે એક બ્લોક્સ વર્લ્ડ ડોમેન છે હવે તે ફક્ત આપણા પ્લાનિંગ અલ્ગોરિધમ્સને સમજાવવા માટે ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવાય છે આપણા પ્લાનિંગ અલ્ગોરિધમ્સ ડોમેન સ્વતંત્ર હોવા જોઈએ આપણે જાણતા નથી કે પ્રેડિકેટ્સ શું છે અથવા એકશન્સ શું છે પરંતુ તેનો ઉપયોગ કરવા માટે આપણે અલ્ગોરિધમ લખવા માટે સમર્થ હોવા જોઈએ અલબત્ત આ સોલ્યુશન એક ખૂબ સરસ ઉપાય છે જેણે આ હકીકતની વ્યાખ્યા કરી હતી મેં કહ્યું છે કે તે PSPACE COMPLETE છે પરંતુ હકીકતમાં બ્લોક્સ વર્લ્ડ ડોમેનમાં એક ખૂબ જ સરળ અલ્ગોરિધમ છે તે કહે છે કે પ્રથમ ટેબલ પર બધું મૂકો જે ઓછામાં ઓછું ઓર્ડર n લેશે બધું જ ટેબલ પર મૂકો અને પછી જે વસ્તુ તમે ભેગી કરવા માંગો છો તેને ભેગી કરો તમે C ને F પર મુકવા માંગતા હો તો Pickup તેને F પર મૂકો તમે ઇચ્છો છો કે E ને ન જોઈ શકાય તો Pickup અને તે રેખીય સમયમાં થઈ શકે છે પરંતુ તે એક ખૂબ જ વિશિષ્ટ સમસ્યાનો ખૂબ જ વિશિષ્ટ સમાધાન છે આપણને ડોમેન ઈન્ડિપેન્ડેન્ટ પ્લાનિંગ માં રસ છે જેનો અર્થ છે કે આપણે ડોમેનને જાણતા નથી આપણે પ્રેડિકેટ્સ જાણતા નથી એકશન્સ આપણે જાણતા નથી આપણી પાસે ડોમેન પ્રેડિકેટ્સ અને એકશન્સ અને સ્ટાર્ટ સ્ટેટ અને ગોલ સ્ટેટ છે અને એલ્ગોરિધમ્સ સંચાલન કરવામાં સમર્થ હોવા જોઈએ તમે મેળવી શકો છો તેવો સરળ અભિગમ એ પાવર સ્ટેટ સ્પેસ સર્ચ છે જે આપણે આ બધા સાથે કરી રહ્યા છીએ સ્ટાર્ટ સ્ટેટ પર જાઓ મૂવ જેન ફંક્શન લાગુ કરો તમે મૂવ જેન ફંક્શન કેવી રીતે લખી શકો છો તમારે ફક્ત બધી એકશન્સ માટે પરીક્ષણ કરવું પડશે જે લાગુ થાય છે અને તેઓ મૂવ જેન ફંક્શન બનાવશે તેઓ તમને આપશે કે તમે કઈ એકશન્સ કરી શકો છો તે કરવાનું ચાલુ રાખો અને પછી આપણી પાસે ગોલ સ્ટેટ ફંક્શન પણ છે સૌથી સરળ એ ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ છે પરંતુ આપણે અન્ય અભિગમો પર પછીના વર્ગમાં ધ્યાન આપીશું આપણે અહીં રોકાઈશું Glossary English Word Word Meaning Action એકશન ક્રિયા Action Description એકશન ડિસ્ક્રિપ્શન ક્રિયા વર્ણન Add List એડ લિસ્ટ એડ લિસ્ટ Automatic Fault Diagnosis System ઑટોમેટિક ફોલ્ટ ડાઇગ્નોસિસ સિસ્ટમ સ્વચાલિત ખામી નિદાન સિસ્ટમ Automatic Planning ઑટોમેટિક પ્લાનિંગ સ્વચાલિત આયોજન Autonomous Car ઑટોનોમસ કાર સ્વાયત કાર Complete Information Games કમ્પ્લીટ ઈન્ફોર્મેશન ગેમ્સ કમ્પ્લીટ ઈન્ફોર્મેશન ગેમ્સ Decision Processes ડીસીઝન પ્રોસેસીસ નિર્ણય પ્રક્રિયાઓ Delete List ડિલીટ લિસ્ટ ડિલીટ લિસ્ટ Desired State ડિઝાયર્ડ સ્ટેટ ડિઝાયર્ડ સ્ટેટ Domain ડોમેન ડોમેન Domain Description ડોમેન ડિસ્ક્રિપ્શન ડોમેન વર્ણન Domain Functions ડોમેન ફંક્શન્સ ડોમેન ફંક્શન્સ Domain Independent Planning ડોમેન ઈંડિપેંડેન્ટ પ્લાનિંગ ડોમેન સ્વતંત્ર આયોજન Domain Predicates ડોમેન પ્રેડિકેટ્સ ડોમેન પ્રેડિકેટ્સ Durative Actions ડયુરેટીવ એકશન્સ ડયુરેટીવ એકશન્સ Fault Diagnosis ફોલ્ટ ડાઇગ્નોસિસ ખામી નિદાન Fully Observable Planning System ફૂલી ઓબ્સર્વેબલ પ્લાનિંગ સિસ્ટમ ફૂલી ઓબ્સર્વેબલ પ્લાનિંગ સિસ્ટમ General Purpose Planning Systems જનરલ પર્પઝ પ્લાનિંગ સિસ્ટમ્સ જનરલ પર્પઝ પ્લાનિંગ સિસ્ટમ્સ Goal Description ગોલ ડિસ્ક્રિપ્શન ધ્યેય વર્ણન Goal States ગોલ સ્ટેટ્સ ગોલ સ્ટેટ્સ Goal Test Function ગોલ ટેસ્ટ ફંકશન ગોલ ટેસ્ટ ફંકશન Incomplete Information Games ઈન્કમ્પ્લીટ ઈન્ફોર્મેશન ગેમ્સ ઈન્કમ્પ્લીટ ઈન્ફોર્મેશન ગેમ્સ Instantaneous Actions ઇન્સ્ટેન્ટેનિયસ એકશન્સ ઇન્સ્ટેન્ટેનિયસ એકશન્સ Language Description લેંગ્વેજ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ ડિસ્ક્રિપ્શન Make Span મેક સ્પાન મેક સ્પાન Module મોડ્યુલ મોડ્યુલ Move Generation Function મૂવ જનરેશન ફંક્શન મૂવ જનરેશન ફંક્શન NASA National Aeronautics And Space Administration U નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન યુ રાષ્ટ્રીય એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન યુ One Arm Robot વન આર્મ રોબોટ વન આર્મ રોબોટ Planning પ્લાનિંગ આયોજન Planning Domain Description Language પ્લાનિંગ ડોમેન ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ પ્લાનિંગ ડોમેન ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ Power State Space Search પાવર સ્ટેટ સ્પેસ સર્ચ પાવર સ્ટેટ સ્પેસ સર્ચ Precondition List પ્રિકન્ડિશન લિસ્ટ પ્રિકન્ડિશન લિસ્ટ Probabilistic Actions પ્રોબેબિલિસ્ટિક એકશન્સ પ્રોબેબિલિસ્ટિક એકશન્સ Probabilistic Planning પ્રોબેબિલિસ્ટિક પ્લાનિંગ પ્રોબેબિલિસ્ટિક પ્લાનિંગ Probabilistic Reasoning પ્રોબેબિલિસ્ટિક રિઝનિંગ પ્રોબેબિલિસ્ટિક રિઝનિંગ Problem Description પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન સમસ્યા નું વર્ણન Remote Agent રિમોટ એજન્ટ રિમોટ એજન્ટ Remote Agent Architecture રિમોટ એજન્ટ આર્કિટેક્ચર રિમોટ એજન્ટ આર્કિટેક્ચર Soft Constraints સોફ્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ સોફ્ટ કન્સ્ટ્રેઇન્ટ્સ State સ્ટેટ સ્થિતિ State Description સ્ટેટ ડિસ્ક્રિપ્શન સ્ટેટ ડિસ્ક્રિપ્શન Stochastic Actions સ્ટોક્સ્ટીક એકશન્સ સ્ટોક્સ્ટીક એકશન્સ STRIPS STRIPS સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રોબ્લેમ સોલ્વર STRIPS સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રોબ્લેમ સોલ્વર Successor State સક્સેસર સ્ટેટ સક્સેસર સ્ટેટ Trajectory Constraints ટ્રેજેક્ટરી કન્સ્ટ્રેઇન્ટ્સ ટ્રેજેક્ટરી કન્સ્ટ્રેઇન્ટ્સ